હાય આ મોડ્યુલમાં તમારું સ્વાગત છે છેલ્લા મોડ્યુલમાં આપણે જોયું કે કેવી રીતે વોલેટાઈલ ઓર્ગેનિક કંપાઉંડસ ની તપાસ મહત્વપૂર્ણ છે અને આવા કંપાઉંડસ ને શોધવા માટે સેન્સર કેવી રીતે બનાવવી તે કેવી રીતે ડિઝાઇન કરવું હવે હવે પછીના કેટલાક મોડ્યુલોમાં આપણે ફેબ્રિકેટ ની વિગતમાં જઈશું પરંતુ જો તમને મોડ્યુલ 1 થી પહેલાના મોડ્યુલોથી યાદ આવે છે તો આપણે સેન્સર ની ઘણી એપ્લિકેશન જોઇ છે હવે સેન્સર ની વધુ એક એપ્લિકેશન એ ફ્લેક્સિબલ સેન્સર છે હવે અમે ફ્લેક્સિબલ સેન્સર નો ઉપયોગ ક્યાંથી કરી શકીએ બાયોમેડિકલ રોબોટિક્સ સહિત બરાબર બધુ એપ્લિકેશનમાં અમે ફ્લેક્સિબલ સેન્સર નો ઉપયોગ કરી શકીએ છીએ કેવી રીતે જો હું કહું કે હું દર વખતે જ્યારે મારા વ્રીસ્ટ ના દબાણમાં પરિવર્તન જાણવા માંગું છું જ્યારે પણ હું પ્રથમ વખત આવું પસંદ કરું છું જ્યારે પણ હું મુઠ્ઠી બનાવું છું ત્યારે આ ચોક્કસ ક્ષેત્રમાં મારા દબાણમાં શું ફેરફાર છે જે મારા વ્રીસ્ટ વિસ્તાર છે હું તેને ખોલું છું હું તેને બંધ કરું છું હું તેને બંધ કરું છું કે જો હું ફેબ્રિકેટ ફ્લેક્સિબલ સેન્સર ધરાવતો હોય તો હું ઝડપથી સમજી શકું છું કે હું જે દબાણ કરી રહ્યો છું તે શું છે અને હું ફીસ્ટ કરી રહ્યો છું શું બદલાય છે પરંતુ તમે ઉપયોગ કરી શકતા નથી જો હું આ રીતે બધી 360 ડિગ્રીની જેમ જાણવા માંગુ છું તો મારે દબાણને માત્ર એક બાજુ જ જાણવું જોઈએ કાં તો હું ઘણા સેન્સર નો ઉપયોગ કરી શકું છું હું એક ફ્લેક્સિબલ સેન્સર નો ઉપયોગ કરી શકું છું જેમાં સેન્સર નો એરે છે તે જ રીતે ઘણી બધી એપ્લિકેશનો છે જે હું ફક્ત તમને મદદ કરું છું તેથી અમે જોઈશું કે ફ્લેક્સિબલ સેન્સર કેવી રીતે ફેબ્રિકેટ કરવી જો તમે સ્ક્રીન જોશો તો ત્યાં એક પ્રકારનો સેન્સર છે જે આપણી પાસે છે જે ફક્ત સ્ટ્રેન ગેજ નથી તેથી જો તમે સેન્સર જોશો કે અમે અહીં ચર્ચા કરી રહ્યાં છીએ કે તમે અહીં જોઈ શકો છો કે આ 1 2 3 4 5 6 7 અને 8 જેવા છે તો 8 સેન્સર બરાબર છે તેથી ત્યાં 8 સ્ટ્રેન ગેજ છે જેનો હું શું છું તેનો અર્થ સ્ટ્રેન ગેજ દ્વારા થાય છે સ્ટ્રેન ગેજ એ એક પીઝો રજીસ્ટર્ડ છે જે બોરોન ડોપિંગ ની સહાયથી ડોપ થયેલ છે તેથી આ એક સ્ટ્રેન ગેજ છે જો હું અરજી કરું છું તો ત્યાં સ્ટ્રેન છે ત્યાં અવરોધમાં ફેરફાર થશે જો સ્ટ્રેન હોય તો અવરોધમાં પરિવર્તન આવશે તેથી સ્ટ્રેન ગેજ પર સ્ટ્રેન ગેજ છે ત્યાં ઇન્સ્યુલેટીંગ મટિરિયલ છે ઇન્સ્યુલેટીંગ મટિરિયલ પર ગોલ્ડ નો પેડ છે ત્યાં એક ગોલ્ડ પેડ છે બરાબર છે તેથી જો તેને ફેબ્રિકેટ કરવાનું હોય તો તે આ જેવું દેખાશે પરંતુ અહીં સેન્સર ક્યાં છે આ ચોક્કસ ઉપકરણની મધ્યમાં તે જ છે તેથી જ તે માઇક્રો સેન્સર છે તે એક માઇક્રો સેન્સર છે અને પછી તમે જોઈ શકો છો કે માઇક્રો સેન્સર નો સંપર્ક અમે કેટલાક ઝિગઝેગ પેટર્નનો ઉપયોગ કર્યો છે જેમ કે આ અધિકાર ઝિગઝેગ નો ઉપયોગ કરવાનું કારણ શું છે અને સીધી રેખાઓ જેવું નથી કારણ એ છે કે જ્યારે મટિરિયલ સાચી હોય ત્યારે તેને ઓછો સ્ટ્રેન આવે છે જ્યારે મટિરિયલ માં સાનુકૂળતા હોય ત્યાં સ્ટ્રેસ ઓછો થશે અને આમ સંપર્ક તૂટી જશે નહીં તે લોસ થશે નહીં ફ્લાય નું વજન સમજવા માટે આ બીજી એપ્લિકેશન કેવી રીતે બનાવવી તે આપણે જોશું હવે આ એક માઇક્રો ફ્લફ છે આ એક માઇક્રો સેન્સર જે હાઉસફ્લાય નું વજન માપવા માટે સક્ષમ છે હાઉસફ્લાય આપણે દરરોજ ઘણી જગ્યાએ જુએ છે અને હાઉસફ્લાય માં જ ઘણાં સેન્સર છે પરંતુ અમે નથી અને અમને આ ખાસ જંતુની એનાટોમી સમજવામાં રસ નથી આપણે જે સમજી રહ્યા છીએ તે અમને રસ છે તે છે કે આપણે કોઈ માઇક્રો સેંસર બનાવી શકીએ કે જે હાઉસફ્લાય નું વજન માપવા માટે સક્ષમ છે જે આપણું ઇન્ટરેસ્ટ છે શું આપણે એવા માઇક્રો સેંસરને ઘડી શકીએ છીએ જે ફ્લેક્સિબલ મટિરિયલ પર હોય અથવા સિલિકોન સબસ્ટ્રેટ પર હોય કે જે ઘરના ફ્લાય ના વજનને માપી શકે કે આવા સેન્સર ને કેવી રીતે બનાવવી જે આપણા હિત માટે યોગ્ય છે તેથી હમણાં સુધી આપણે ઘણાં સેન્સર જોયા છે ચાલો હવે ઝડપથી એક્ચ્યુએટર્સ જોઈએ તેથી કોર્સ સેન્સર અને એક્ચ્યુએટર્સ પર છે તેથી આપણે બંને પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ પરંતુ મોટાભાગના સમયે આપણે સેન્સર પોઇન્ટ પર ધ્યાન આપીશું જો કે એક્ચ્યુએટર્સ ખૂબ મહત્વનું છે તે એક એવી મિકેનિઝમ છે કે જે યોગ્ય રીતે કાર્ય કરવા માટે અમુક પ્રકારની ઊર્જાને ગતિમાં ફેરવે છે ઉદાહરણ તરીકે થોડા અંતર સુધી ફોર્સ લગાવો અને જો તમારે એક્ચ્યુએટર્સ ને બરાબર સમજવું હોય તો માઇક્રો એન્જિનિયરિંગમાં ઘણા પ્રકારના માઇક્રો એક્ચ્યુએટર્સ હોય છે તેથી જો તમે રીમોટલી સંચાલિત વાહન વિશે વાત કરવા માંગતા હો તો એક્ચ્યુએટર્સ ની ઘણી અરજી છે રીમોટલી સંચાલિત વાહનને આર પણ કહેવામાં આવે છે અને આર વી કાર્યમાં ઉપયોગમાં લેવાયેલી ઊર્જાનાં 3 સામાન્ય પ્રકારનાં ઇલેક્ટ્રિકલ હાઇડ્રોલિક દબાણ અથવા પ્નેઓમેટીક દબાણ છે જ્યારે આર માં સૌથી સામાન્ય એક્ચ્યુએટરનો ઉપયોગ થાય છે તે મોટર્સ સોલેનોઇડ વાલ્વ તેમજ પ્નેઓમેટીક અથવા હાઇડ્રોલિક અને અથવા હાઇડ્રોલિક છે તેથી આ એક્ચ્યુએટર્સ ની એપ્લિકેશન છે જો કે જો તમે ઓવર વ્યૂ જોવા માંગો છો પછી જો તમે સ્લાઇડ જોશો તો ઓવર વ્યૂ પછી કેટલાક સામાન્ય એમઇએમએસ ફેઝ એક્ચ્યુએટર્સ પીઝોઇલેક્ટ્રિક એક્ચ્યુએટર્સ થર્મલ એક્ચ્યુએટર્સ અને મેગ્નેટિક એક્ચ્યુએટર્સ છે જ્યારે અન્ય એક્ચ્યુએટર્સ બીમ હોઈ શકે છે તે ઇલેક્ટ્રોસ્ટેટિક એક્ચ્યુએટર્સ હોઈ શકે છે તે એક્ચ્યુએટર્સ હોઈ શકે છે અને તે મિકેનિઝમ છે અને જ્યારે તમે તેનો ઉપયોગ કરવા માંગતા હો ત્યારે વિકલ્પ એમઇએમએસ એક્ટ્યુએશન વિકલ્પો પીઝોઇલેક્ટ્રિક બેઝ એમઇએમએસ થર્મલી ઓપરેટેડ એક્ચ્યુએટર્સ ચુંબકીય રીતે સંચાલિત એક્ચ્યુએટર્સ ઇલેક્ટ્રોસ્ટેટિક લી એક્ચ્યુએટર્સ છે જ્યારે ડાયનામિકની દ્રષ્ટિએ બીમ બેન્ડિંગ અથવા ડેમ્પીંગ છે આ ડાયનામિક સિસ્ટમ્સ છે તેથી જો હું પીઝોઇલેક્ટ્રિક અથવા ફેરોઇલેક્ટ્રિક્સ થી શરૂ કરવા માંગું છું તો વિશાળ ઊર્જા ડેન્સીટી છે તેની સારી કાર્યક્ષમતા છે વિશાળ ફોર્સ નાના ડિસ્પ્લેસમેન્ટ ને માપી શકાય છે પીઝોઇલેક્ટ્રિક ની દ્રષ્ટિએ મુખ્ય ફેબ્રિકેટ પડકાર એ સતત આશાસ્પદ ટેકનોલોજી બરાબર છે જ્યારે તમે પીઝોઇલેક્ટ્રિક અસરને જાણો છો તે કંઇ નથી પરંતુ જ્યારે તમે કોઈ ફોર્સ લાગુ કરો છો જે વોલ્ટેજ માં ફેરફાર છે અને જ્યારે તમે વોલ્ટેજ લાગુ કરો છો ત્યારે પીઝોઇલેક્ટ્રિક અસર અથવા રીવર્સ ફેઝ છે ત્યારે મીકેનીકલ મોમેન્ટ માં પરિવર્તન આવે છે તેથી પીઝો એક્ચ્યુએટર્સ અથવા પીઝોઇલેક્ટ્રિક એક્ચ્યુએટર્સ નાં ઉદાહરણો શું છે જુઓ જ્યારે તમે દબાણ લાગુ કરો છો ત્યારે પાઇઝોરેઝીસ્ટીવ અલગ છે જ્યારે તમે ત્યાં દબાણ લાગુ કરો છો અથવા દબાણ કરો છો ત્યાં વોલ્ટેજમાં ફેરફાર થાય છે તેથી એક્ચ્યુએટર્સ મટિરિયલ અથવા પીઝોઇલેક્ટ્રિક મટિરિયલ શું છે પ્રથમ એક પીવીડીએફ છે જે પોલિવિનાઇલ પોલીવિનીલ્ડેન ફ્લોરિડ ફ્લોરાઇડ છે બીજો એક ઝીંક ઓક્સાઇડ છે જે ઝેનઓ અથવા ઝેનઓ છે ત્રીજો એક લીડ ઝિર્કોનેટ ટિટેનેટ છે જે પીઝેડટી છે અને 4 એક ચોથા છે પીએમએનટી અને પીએમએનપીટી છે તેથી જ્યારે તમે માઇક્રો એક્ચ્યુએટર્સ બનાવવાનું ઇચ્છતા હો ત્યારે સૌથી વધુ ઉપયોગમાં લેવામાં આવતી પીઝોઇલેક્ટ્રિક મટિરિયલ જિંક ઓકસાઈડ અને પીઝેટી છે તેથી એક પૃષ્ઠનો સારાંશ જે આપણે તેને લખી શકીએ છીએ કે તેમાં માઇક્રો મીટર દીઠ આશરે 100 વોલ્ટની ઊંચી વોલ્ટેજ અને ઓછી કરંટ છે કોઈ સ્થિર કરંટ નથી અને તેથી જ તે એક ઉત્તમ ઇન્સ્યુલેટર છે કોઈપણ સભ્ય એક્ચ્યુએટર્સ ની સૌથી વધુ ઊર્જા ડેન્સીટી પરંતુ મોટા ફોર્સ અને નાના ડીસપ્લેસમેન્ટ ખાસ કરીને મટિરિયલ અને ઉપકરણો અને ત્યાં છે કે કેમ તે દર્શાવવા માટે ખૂબ જ મુશ્કેલ છે પરંતુ તે હજી પણ પ્રોમિસિંગ મટિરિયલ છે હવે બીજા પ્રકારનાં એક્ચ્યુએટર્સ એ થર્મલ એક્ચ્યુએટર્સ છે અને થર્મલ એક્ચ્યુએટર્સ ના કિસ્સામાં તે એકમ ક્ષેત્રે ખૂબ અસરકારક અને ઉચ્ચ ફોર્સ ના આઉટપુટને એક્ઝ્યુએટ કરવા માટે થર્મલ એકક્ષ્પાનશન નો ઉપયોગ કરે છે આ દિશામાં વાસ્તવિક ટ્રાન્સલેટ છે ઉદાહરણ તરીકે ઠંડા અને ગરમ હાથ તે તાપમાનને કેવી રીતે બદલી રહ્યા છે તેના આધારે એક્ચ્યુએટર્સ આ ચોક્કસ દિશામાં આગળ વધશે તેથી જ્યારે આપણે કરંટ ઇનપુટ પેડ લાગુ કરીએ છીએ ત્યારે ત્યાં ડિસ્પ્લેસમેન્ટ થાય છે જે બદલાવનું કારણ બને છે ત્યાં એક્ચ્યુએટર્સ માં એક હીટિંગ હોય છે જેમાં ડિસ્પ્લેસમેન્ટ માં ફેરફાર હોય છે અથવા દિશાના દૃષ્ટિકોણ માં ટ્રાન્સલેટ થાય છે આપણી પાસે ઉચ્ચ ફોર્સ માટે કાસ્કેડ થર્મલ એક્ચ્યુએટર્સ પણ હોઈ શકે છે જો આ એકલ એક્ચ્યુએટર્સ હોય તો આપણી પાસે એક્ચ્યુએટર્સ ની એરે હોઈ શકે છે જ્યાં આપણે એક જ થર્મલ એક્ચ્યુએટર્સ ની તુલનામાં ઉચ્ચ ફોર્સ ઉત્પન્ન કરી શકીએ છીએ જો હું સીએમઓએસ વિશે વાત કરું છું જે પૂરક મેટલ ઓકસાઈડ સેમીકન્ડક્ટર છે તો ત્યાં શેન એલેરગ્રેટો રોબિન્સન યુ આલ્બર્ટા Shen Allergretto Hu Robinson U Alberta દ્વારા કામ કરવામાં આવ્યું છે જ્યાં તેઓએ સીએમઓએસમાં થર્મલ એક્ચ્યુએશન પર કામ કર્યું છે અને અહીં બીમ લીડ્સ ના જ્યુલ્સ હીટિંગ એ બદલતા અરીસાના ખૂણાનું ડિફરન્સલ થર્મલ એક્ષ્પાનશન છે જો તમે જુઓ છો કે આ એક અરીસો છે અને જ્યારે ત્યાં જ્યુલ્સ એક્ષ્પાનશન થર્મલ એક્ષ્પાનશન ના ખૂણા ને ગોઠવે છે કારણ કે વિભિન્ન થર્મલ એક્ષ્પાનશન ને કારણે અરીસાનો ખૂણા બદલાશે અને આ અરીસાના ખૂણામાં પરિવર્તન લાવશે તેથી થર્મલ એક્ચ્યુએટર્સ નો આ અભ્યાસ કરવામાં આવ્યો હતો અને જો તમે થર્મલ એક્ચ્યુએટર્સ ના સારાંશ વિરુદ્ધ પિઝો એક્ચ્યુએટર્સ ના સારાંશ જેવી સરખામણી કરવા માંગતા હો તો થર્મલ એક્ચ્યુએટર્સ ના કિસ્સામાં ફાયદો સરળ પ્રક્રિયા ઇન્ટીગ્રેશન છે જો કે ત્યાં એક મોટો ફોર્સ છે નાના ડિસ્પ્લેસમેન્ટ ને ડિસ્પ્લેસમેન્ટ માટે ફોર્સ ના વેપાર માટે લિવર મિકેનિઝમ ની જરૂર છે જે એક મહત્વપૂર્ણ મુદ્દો છે સામાન્ય રીતે તે પીઝોઇલેક્ટ્રિક ની જેમ કાર્યક્ષમ નથી અને તેથી જ અપૂરતા સમયના સ્થળોમાં આ લગભગ 1 મિલિસેકંડ છે હવા દ્વારા નોંધપાત્ર વહન કરવામાં આવે છે અને સબ મિલિમીટર ડિઝાઇનમાં ન્યૂનતમ વાહન હોય છે રેડીએશન લોસ લગભગ 300 ડિગ્રી સેન્ટિગ્રેડ મહત્વનું છે ત્યાં ત્વરિત હીલિંગ હીટિંગ ધીમી ઠંડક હોય છે સિવાય કે જ્યારે રેડીએશન લોસ ને પ્રભાવિત કરે તેથી આ કેટલીક વસ્તુઓ છે જે આપણે સમજવાની જરૂર છે જ્યારે આપણે થર્મલ એક્ચ્યુએટર્સ ને બરાબર વિગતવાર સમજી રહ્યા છીએ હવે ચાલો જોઈએ કે બરાબર MEMS શું છે કારણ કે દરેક વસ્તુ એક્ચ્યુએટર્સ છે કે સેન્સર છે જેને આપણે માઇક્રો ઇલેક્ટ્રોમિકેનિકલ સિસ્ટમ્સ આધારિત ફેબ્રિકેશન ટેક્નોલોજી કહેવાતી તકનીકનો ઉપયોગ કરવો પડશે અને જો તમે એમ ના એબ્સ્ટ્રેક્ટ ને આ રીતે વાંચો છો કે એમ આધારિત ટેક્નોલોજીમાં માઇક્રો ઇલેક્ટ્રોનિક એલિમેન્ટ્સ એક્ચ્યુએટર્સ સેન્સર મિકેનિકલ સ્ટ્રક્ચર્સ હોય છે જે સબસ્ટ્રેટ પર બાંધવામાં આવે છે હવે મોટાભાગના સમયે સબસ્ટ્રેટ સિલિકોન વેફર હોય છે એમ માઇક્રો ફેબ્રિકેશન તકનીકોનો ઉપયોગ કરીને વિકસિત કરવામાં આવે છે જે ડિપોઝિશન પેટર્નિંગ અને એચિંગ છે એમઈએમએસના ઉત્પાદનના સૌથી સામાન્ય સ્વરૂપો બલ્ક માઇક્રો માચેનિંગ અને સરફેસ ની માઇક્રો માચેનિંગ અને એચએઆર ફેબ્રિકેટ છે નાના પાયે ઇન્ટીગ્રેશન નો ફાયદો અથવા તેનો ફાયદો ટેકનોલોજીને વિશાળ સંખ્યામાં અને વિવિધ ઉપકરણો પર લાવે છે જે અમે આગળની સ્લાઇડ્સમાં કેટલાક ઉપકરણોને જોઇશું એમઇએમએસ આધારિત માઇક્રો પમ્પના થોડા ઉદાહરણો છે ત્યાં એક એમઇએમએસ આધારિત માઇક્રો મિરર ડિવાઇસ છે એમઇએમએસ હેડસેટ ડિસ્પ્લે એમઇએમએસ શું છે તેથી એમઇએમએસ 1 થી 100 માઇક્રો મીટરના કદના કોમ્પોનેન્ટ થી બનેલા છે જે એક માઇક્રોન થી થોડાક મિલીમીટર સુધી બદલાય છે એમઇએમએસના ફન્કશનલ એલિમેન્ટ એ મીનીએચરઈઝ્ડ સ્ટ્રક્ચર્સ સેન્સર એક્ચ્યુએટર્સ અને માઇક્રો ઇલેક્ટ્રોનિક્સ એમ ના મુખ્ય કેટેડ છે જે ઓછામાં ઓછા કેટલાક એલિમેન્ટ છે જેમાં મીકેનીકલ ફન્કશનલાટી છે કે જેને તેઓ ખસેડી શકે છે કે નહીં તેથી જ્યારે તમે MEMS નો અભ્યાસ કરવા માંગતા હો ત્યારે આ એક મુખ્ય ક્રાટેરીયા છે અમે જુદા જુદા એપ્લીકેશન ને જોશું હવે ચાલો જોઈએ કે આ છેલ્લી સ્લાઇડ છે જે કોમ્પોનેન્ટ છે એમઇએમએસના કોમ્પોનેન્ટ માઇક્રો ઇલેક્ટ્રોનિક્સ માઇક્રો સેન્સર માઇક્રો એક્ચ્યુએટર્સ અને માઇક્રો સ્ટ્રક્ચર્સ છે તમે માઇક્રો ઇલેક્ટ્રોનિક્સ માઇક્રો સ્ટ્રક્ચર્સ માઇક્રો એક્ચ્યુએટર્સ અને માઇક્રો સેન્સર જોઈ શકો છો તેથી જ્યારે તમે માઇક્રો સેન્સર માઇક્રો ઇલેક્ટ્રોનિક્સ વિશે વાત કરો છો ત્યારે માઇક્રો ઇલેક્ટ્રોનિક્સ એ મગજ છે જે પ્રક્રિયા મેળવે છે અને કારણ બનાવે છે જ્યારે તમે માઇક્રો સેન્સર વિશે વાત કરો છો ત્યારે માઇક્રો સેન્સર માંથી ડેટા આવે છે પછી સતત ભૂમિકા એ છે કે સતત એન્વાયરમેન્ટ માંથી ડેટા એકત્રિત કરવો પ્રોસેસિંગ માટે માઇક્રો ઇલેક્ટ્રોનિક્સ ને ડેટા પસાર કરવો મીકેનીકલ થર્મલ બાયોલોજીકલ અને કેમીકલ ફેરફારોનું નિરીક્ષણ કરી શકે છે જ્યારે આપણે એક્ચ્યુએટર્સ વિશે વાત કરીએ છીએ ત્યારે બાહ્ય ઉપકરણને સક્રિય કરવાના x ટ્રિગર તરીકે છે માઇક્રો ઇલેક્ટ્રોનિક્સ માઇક્રો એક્ચ્યુએટર્સ ને ઉપકરણને સક્રિય કરવા કહેશે અને અંતે માઇક્રો સ સ્ટ્રક્ચર્સ એ એમઇએમએસના સિલિકોનમાં સીધી બિલ્ટ કરેલી ચિપ ની સરફેસ પર બાંધેલી અત્યંત નાની રચનાઓ છે આમ જો તમે જોશો કે આ 4 જુદા જુદા કોમ્પોનેન્ટ માંથી દરેક એકબીજા સાથે સંબંધિત છે પછી ભલે તે એક્ચ્યુએટર્સ હોય ભલે તે સેન્સર સ્ટ્રક્ચર્સ હોય કે તે ઇલેક્ટ્રોનિક્સનો અધિકાર છે તેથી અમે આગળના વર્ગમાં એમ ફેબ્રિકેશન પ્રક્રિયાઓ કેવી છે તેના વિશેની વધુ વિગતો જોશું અને પછી તમે સેન્સર ને કેવી રીતે બનાવી શકો છો તે જોવાનું શરૂ કરીશું તે પહેલાં હું તમને એક ખૂબ જ મહત્વપૂર્ણ વિષય શીખવવા માંગુ છું જેને ફોટોલિથોગ્રાફી કહેવામાં આવે છે તેથી ત્યાં સુધી તમે વ્યાખ્યાન તરફ ધ્યાન આપો જે બાબતો મેં તમને શીખવી છે તે હું તમને પછીના વર્ગમાં જોઈશ અને અમે એમ વિશેની અન્ય વિગતોની આગળની અરજી શીખીશું ત્યારબાદ પીવીડી તકનીક સીવીડી તકનીક અને લિથોગ્રાફી છે તેથી હું પછીના વર્ગમાં જોઈશ ત્યાં સુધી તમે ધ્યાન રાખજો